રેખા સપાટી ક્ષેત્રફળ અને ગોળાકાર ધ્રુવીય યામમાં કદ ઘટકો પહેલાનાં લેક્ચરમાં આપણે કાર્ટેશિયન અને નળાકાર કોઓર્ડિનેટ્સમાં લાઇન સપાટી ક્ષેત્રફળ અને વોલ્યુમ ઘટક વિશે શિખ્યા આ લેક્ચરમાં આપણે ગોળાકાર યામ પદ્ધતિ શીખીશું ગોળાકાર યામ પ્રણાલીમાં એક બિંદુ નિર્ધારિત થાય છે તે ઉગમ બિંદુથી અંતર r પર આવેલું છે અને હું આ બિંદુ અને z અક્ષ ધરાવતું સમતલ બનાવું છું તેથી આ r છે તે ઉગમ બિંદુથી અંતર છે આ સમતલમાં જો હું z અક્ષથી આ રેખાના જોડાણના ઉગમ બિંદુ અને આ બિંદુ સુધીના ખૂણાને માપું છું તો આ કોણ આ સમતલમાં અને ખૂણા તરીકે આપવામાં આવે છે આ આખું સમતલ x અક્ષમાંથી બનાવેલું છે અને તે ϕતરીકે ઓળખાય છે તેથી આ બિંદુ r ϕદ્વારા સ્પષ્ટ થયેલ છે સંપૂર્ણ શ્રેણી અથવા આખી જગ્યાને આવરી લેવા માટે આપણે r 0 થી અનંત સુધી જઈએ 0 થી ㅠ બદલાય છે એનો અર્થ એ કે તે પોઝિટિવ z થી માઇનસ z અક્ષ સુધી બદલાય છે અને પછી ϕ 0 થી 2ㅠસુધી બદલાય છે 0r 0ㅠ 0ϕ2ㅠ અને તે આખી જગ્યાને આવરી લે છે તેથી તે હવે આ ચલો ની રેન્જ બનશે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ સાથે r અને ϕવચ્ચેનો સંબંધ r બનવાનો છે તમે તરત જ જોઈ શકો છો કે rx2y2z2 એ z અક્ષ અને r ની વચ્ચેનો કોણ છે અને તેથી તમે તરત જ જોઈ શકો છો કે cosθzrzx2y2z2 ત્રીજું આ r ને xy પ્લેનમાં પ્રક્ષેપ છે જે આ લાલ જાડી લીટી છે જે ના rsine સિવાય કંઈ નથી અને જો તમે અગાઉના વ્યાખ્યાનનો સારી રીતે અભ્યાસ કર્યો છે તો આ r sine બીજું કંઈ નથી પરંતુ નળાકાર કોઓર્ડિનેટ S ની સમકક્ષ છે xrsinθcosϕ yrsinθsinϕ tanϕyx એકમ વેક્ટર્સ વિશે આપણે શું વિચારીશું તેથી હું આની જેમ દિશા r માં એકમ વેક્ટર રાખીશ દિશામાં જે z અક્ષ પરના બિંદુ ધરાવતાં આ સમતલમાં બનવા જઈ રહ્યું છે તે r પર લંબરૂપ બનશે અને આના જેવું હશે જો હું તેને તેની સાથે જ સમાંતર પરિવહન કરું છું તો તે આની જેમ નીચે તરફ નિર્દેશ કરી રહ્યું છે અને ϕ વેક્ટર આ જેવા નળાકાર કોઓર્ડિનેટ ϕ વેક્ટર જેવું હશે જે અને ϕ માટે લંબ છે તો આપણે આ r યુનિટ વેક્ટર યુનિટ વેક્ટર અને ϕ યુનિટ વેક્ટર લખીએ અને આ એક કોઓર્ડિનેટ સિસ્ટમ બનાવે છે જે ત્રણ યુનિટ વેક્ટર એકબીજા માટે લંબ છે પરંતુ આ વેક્ટર r અથવા અથવાϕમાંથી કોઈપણ અવકાશ માં નિયત નથી તેથી તેઓ નિયત એકમ વેક્ટર નથી તેથી જેમ તમે સ્થિતિ બદલો છો તેમ તે પણ સ્થિતિ બદલશે ચાલો આપણે તેમને z યુનિટ વેક્ટરમાં x yની દ્રષ્ટિએ લખીએ r આ રીતે નિર્દેશ કરે છે અને આપણે પહેલેથી જ જોયું છે કે જો હું યુનિટ વેક્ટર લઉં તો તે અંતર 1 છે z કમ્પોનન્ટ એ cosine સિવાય કંઈ નથી તેથી x ઘટકsinθcosϕx જે x દિશામાં છે આપણે અગાઉની સ્લાઈડમાં જોયું y ઘટક sinθ sinϕ y જે y દિશામાં છેઅને આ r એકમ સદિશ છે rsinθcosϕxsinθsinϕycosθz એકમ સદિશ વિશે આપણે શું વિચારીશું એકમ સદિશ r માટે લંબ છે તેથી તે એક કોણ બનાવે છે અને મને તે બનાવવા દે છે અહીં તેને લાલ રંગથી બતાવો અથવા તેને અલગથી બતાવો હવે આ મારો મુદ્દો છે એ x y સમતલમાંથી કોણબનાવવાનું નિર્દેશ કરી રહ્યું છે અને તેથી x y સમતલમાં તે cosineછે તેથી તે ના cosine બનવા જઈ રહ્યું છે અને તે પછી ફરીથી તેમાં એક cosine ϕ છે જે x દિશામાં cosine ϕ sine ϕ y દિશામાં છે z દિશામાં નેગેટીવ ઘટક છે તેથી તે માઇનસ sinez થશે તમે પહેલેથી જ જોઈ શકો છો કે r0 નળાકાર કોઓર્ડિનેટ્સમાં આ ત્રણ એકમ સદિશ છે rsinθcosϕxsinθsinϕycosθz cosθcosϕxcosθsinϕy sinθz sinϕxcosϕy રેખા ઘટક વિશે આપણે શું વિચારીશું પ્રથમ પોઝિશન વેક્ટર r કંઈ નથી પરંતુ r r r છે તે ગોળાકાર કોઓર્ડિનેટ્સમાં પોઝિશન વેક્ટર છે જો હું એક બિંદુથી બીજા સ્થાને જઈ રહ્યો છું તો હું r થી r પ્લસ dr બદલી રહ્યો છું તે rdr બનશે તેવી જ રીતે અને ϕ માટે નીચે પ્રમાણે લખી શકાય r r r r rdr d ϕϕdϕ અગાઉ આપણે જણાવેલું કે આ નિયત નથી તેથી આ એકમ વેક્ટર r દિશામાં dr બનવા જઈ રહ્યું છે drdrrdrrr rsinθcosϕxsinθsinϕycosθz r બંને ને બદલે છે કારણ કે અને ϕ બદલાય છે યાદ રાખો કે r યુનિટ વેક્ટર શું છે તે નીચે પ્રમાણે લખી શકાય drdrrdrrr rsinθcosϕxsinθsinϕycosθz તેથી drcosθcosϕdθxsinθ sinϕdϕ xcosθsinϕdθysinθ cosϕdϕy sinθz જો હું sinθ બહાર કાઢી લઉં તો આ sinϕxcosϕydθ અને લીલા રંગમાં ઘેરાયેલા આ શબ્દને જોઈએ dθ θ sinθ dϕ ϕ તેથી હું આ લખી શકું છું તેને અહીં મૂકો drdrrdrrr તમને મળશે કે dldrrrdθrsinθdϕ તેથી મને જે રેખા ઘટક મળે છે તે શું છે મને રેખા ઘટક મળે છે તે નીચે મુજબ છે dldrrrdθrsinθdϕ તે સંપૂર્ણ અર્થસભર છે કારણ કે જો હું યામ પધ્ધતિ ને જોઉં તો અને જો હું r દિશામાં આગળ વધું તો આ અંતર dr છે હું જે અંતર ϕ માં આવરીશ તે r sinedϕબનશે તો આ એક લાઇન એલિમેન્ટ છે સપાટીના ઘટકો બાબતે આગળ જોઈએ સપાટીના ઘટકો જે ના લંબરૂપ માટે લંબ અને ϕ ના કાટખૂણે જોઈએ આપણે પહેલા r ની કાટખૂણે જોઈએ આના જેવું કંઈક દેખાઈ રહ્યું છે જ્યાં આ અંતર આ એકમ વેક્ટર r ની કાટખૂણે છે અને આ અંતર x y સમતલમાં રાખવામાં આવશે તેથી આ r sinedϕ બનશે અને આ અંતર માં ફેરફારને કારણે બનશે તેથી આ r d બનશે ચાલો હવે પછીનાં પૃષ્ઠ પર જઈએ આથી r દિશામાં ds બરાબર r2 sin θ તમે જાણો છો કે હવે હું cosθને ચલ તરીકે લઈ શકું છું dsr2sinθdθdϕs 0≤θ≤π 0≤ϕ≤2π r2dcosθdϕ 1≤cosθ≤1 તેથી cosθ માઈનસ 1 થી 1 સુધી બદલાય છે આ વાત સાચી છે કે કેમ તે તપાસવું ખૂબ જ સરળ છે જો ઉગમ બિંદુએ હું ત્રિજ્યા Rનો ગોળા લઉં એક ઘટક બધા ક્ષેત્રફળ ઘટક S પર લંબ છે કારણ કે ક્ષેત્રફળ એ ત્રીજાને કાટખૂણે છે તેથી કુલ ક્ષેત્રફળ નીચે પ્રમાણે હશે S dsR2 11dcosθ02dϕ 4R2 θને લંબ હોય તેવા ક્ષેત્રફળના ઘટક વિષે આપણે શું કરીશું ચાલો જોઈએ કે જો હું θના કાટખૂણે કોઈ ક્ષેત્રફળનો ઘટક લઈ રહ્યો છું તો અંતર આવરી લેવામાં આવશે તે r દિશામાં અને ϕદિશામાં હશે ϕ દિશામાં આવરી લીધેલ અંતર rsinθdϕdr θ ds અહીં ક્ષેત્રફળ એ ϕ ને લંબ છે તેથી ફરીથી યામ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ક્ષેત્રફળ ϕ થાય છે અને rdθ ϕ area ϕ rdθ ϕ કદના ઘટક વિષે આપણે શું કરીશું ચાલો હું પ્રથમ એક વોલ્યુમ એલિમેન્ટ બનાવું અને તમે જોશો તે કેવું લાગે છે અહીં ϕ દિશામાં છે તો આ r દિશામાં છે કેન્દ્રમાં આનો પ્રક્ષેપ કરવા જેવો છે તેથી આ અંતર લીલા રંગ દ્વારા અથવા લાલ રંગ દ્વારા બતાવવામાં આવ્યું છે આ અંતરθદિશામાં આગળ વધી રહ્યું છે તે r dθ છે અને બંનેનું અંતર કાટખૂણે rsinθdϕ હશે તેથી આ ત્રણ નાના અંતર અથવા ઓછી ઊંચાઈ લંબાઈ અને વોલ્યુમ ઘટકની પહોળાઈ છે અને તેથી dVdrrdθrsinθdϕ r2sinθdθdϕ r2dcosθdϕ આ આકૃતિ સમજવા માટે તમારે થોડી કલ્પના કરવી પડશે અથવા ઓરડાના ખૂણામાં જોવું જોઈએ અને તમે તે મૂળ તરીકે કેવી રીતે વિચારી શકો છો અને તમે θ ϕ અને r દિશા વિશે કેવી રીતે વિચારી શકો છો તે જુઓ તેથી આ ત્રણ રેખા ઘટકો ક્ષેત્રના ઘટકો અને તેમાં રહેલા વોલ્યુમ તત્વો ગોળાકાર કોઓર્ડિનેટ્સ છે આના ઉપયોગથી કર્લની વ્યાખ્યા દ્વારા કર્લ માટે અભિવ્યક્તિઓ મેળવી શકાય છે આ પ્રણાલીઓમાં પણ ડાયવર્જન્સની વ્યાખ્યા મળી શકે છે તેથી આપણે તેના માટે બે લેક્ચર લીધેલા છે જેમા આપણે જોયું છે કે રેખા ઘટકો ક્ષેત્ર ઘટકો અને કાર્ટેશિયનમાં વોલ્યુમ ઘટકો નળાકાર અને ગોળાકાર સંકલન પ્રણાલીઓ શું છે અને તેનું મહત્વ શું છે આનો ઉપયોગ કરીને અને સ્ટોક્સ પ્રમેય અને ડાયવર્જન્સ પ્રમેય અથવા તેમની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે આ યામ પદ્ધતિઓમાં પણ ક્રમશઃ ડાયવર્જન્સ અને કર્લ માટેની અભિવ્યક્તિઓ મેળવી શકીએ છીએ